સ્વાગત છે જો તમને યાદ આવે તો આપણે રેન્કાઇન ચક્રમાં ફેરફારની ચર્ચા કરી રહ્યા હતા જે ઉષ્મીય ઊર્જાને કાર્યમાં રૂપાંતરિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે રિહિટ સાથે રેન્કાઇન ચક્રની ચર્ચા કરી છે હવે આપણે રીજનરેશન સાથે રેન્કાઇન ચક્રની ચર્ચા કરવાનું પસંદ કરીએ અને આ વિશેષ યોજના પર થોડો સમય પસાર કરીયે જેને હું બોલાવી રહ્યો છું અથવા તેને ખુલ્લા ફીડ વોટર હીટર તરીકે ઓળખવામાં આવે છે તેથી ફીડ વોટર હીટર સાથે રીજનરેશન માં ફીડ વોટર હીટર તે ખુલ્લા પ્રકારનું ફીડ વોટર હીટર છે ચાલો મૂળભૂત ચક્રની ગોઠવણી પર ધ્યાન આપીએ મૂળભૂત ચક્રની ગોઠવણીને આપણે ખૂબ સરળ રાખી છે કારણ કે પહેલા આપણે ખ્યાલ વિકસિત કરવાનું પસંદ કરીએ છીએ અને અહીં ફક્ત એક જ ફીડ વોટર હીટર છે અને તે આકૃતિમાં બતાવેલ ખુલ્લા પ્રકારનું ફીડ વોટર હીટર છે તેથી ચાલો આપણે બોઈલર થી શરૂ કરીએ આ બોઈલર ના કેટલાક ભાગ તરીકે ઇકોનોમાઈઝર વરાળ ઉત્પાદક અથવા દ્રવાંશનાશક યંત્ર અને પછી સુપર હીટર હશે તે પછી ઉચ્ચ દબાણ પર સુપરહીટેડ વરાળ ટર્બાઇન પર જશે અને તે કન્ડેન્સર દબાણ સુધી વિસ્તૃત થશે પરંતુ વરાળની સંપૂર્ણ માત્રા નહીં જ્યારે વરાળ પ્રવેશ દબાણથી ટર્બાઇન ના નિકાસ દબાણ સુધી વિસ્તૃત થાય છે ત્યારે આપણે વરાળની ચોક્કસ માત્રા વચ્ચેથી લઈ જઈશું જેને બ્લીડ વરાળ કહે છે તેથી બ્લીડ વરાળ ટર્બાઇન માંથી બહાર નીકળી ગઈ છે અને આ બ્લીડ વરાળનો ઉપયોગ કન્ડેન્સર ને ગરમ કરવા માટે કરવામાં આવશે હવે આ બાકીની વરાળને ટર્બાઇન ના નિકાસ દબાણ સુધી વિસ્તૃત કરવાની મંજૂરી આપવામાં આવી છે પછી તે બહાર નીકળી કન્ડેન્સર પર જશે પછી સંપૂર્ણ રીતે કન્ડેન્સ થઈ જશે આદર્શ રીતે આપણે વિચારીશું કે કન્ડેન્સર માંથી સંતૃપ્ત પ્રવાહી બહાર આવી રહ્યું છે અને પછી તે ફીડ પંપ પર જશે તેથી ફીડ પંપ સીધું બોઈલર ને નથી આપી રહ્યું પરંતુ તે કોઈક પ્રકારના ખુલ્લા ફીડ વોટર હીટર ને આપી રહ્યું છે તેથી તમે જોશો કે ફીડ વોટર બોઈલર સુધી પહોંચે તે પહેલાં તેને વચ્ચે ગરમ કરવામાં આવશે તેથી કન્ડેન્સર માંથી જે બહાર આવે છે તે પાણીને કોઈક હીટર માં લઈ જશે અને તે હીટર માં બ્લીડ વરાળ જે આપણે ટર્બાઇન માંથી બહાર લીધેલ છે તેમાં ફીડ વોટર હીટર અને વરાળ વચ્ચે સીધો સંપર્ક થશે રેન્કાઇન ચક્રની રચના એવી રીતે કરવામાં આવશે જેથી આખરે આપણે કન્ડેન્સ પ્રવાહી સંતૃપ્ત સ્થિતિમાં મેળવીશું અને તે પ્રવાહી બીજા પંપ પર લઈ જવામાં આવશે જે આ પંપ 2 છે આ પંપ આખરે બોઈલર ના દબાણ જેટલું દબાણ વધારશે તેનો અર્થ એ કે આ પંપ બોઈલર ને ગરમ ફીડ વોટર પૂરૂ પાડશે તેથી આ આકૃતિ રીજનરેશન સાથેની રેન્કાઇન ચક્રની ભૌગોલિક ગોઠવણી છે જ્યારે આપણે એક ખુલ્લા ફીડ વોટર હીટર નો ઉપયોગ કર્યો છે ખુલ્લું ફીડ વોટર હીટર આપણે આ આકૃતિથી જોઈ શકીએ છીએ ખૂબ જ સરળ યોજનાકીય આકૃતિ દ્વારા હું બતાવી રહ્યો છું કારણ કે આંતરિક રચના ખૂબ જટિલ છે તો ચાલો આપણે કહી શકીએ કે આપણને અહીં વરાળ અહી બ્લીડ વરાળ અહી કન્ડેન્સર માંથી કન્ડેન્સેટ મળે છે તેથી તે છંટકાવના રૂપમાં ઘટી જશે હું ખૂબ જ સરળ ગોઠવણી બતાવી રહ્યો છું અને આ વરાળ ઉપરની દિશામાં આગળ વધશે આ ઉપકરણની રચના એ રીતે કરવામાં આવી છે કે વરાળ અને પાણીના ટીપાને એકબીજા સાથે સંપર્ક કરવા માટે પૂરતો સમય મળે છે અને પછી વરાળ કન્ડેન્સ થાય છે અને પછી આખરે તળિયે આપણને કન્ડેન્સેટ હશે જે આપણે ધારીએ છીએ કે તે સંતૃપ્ત પ્રવાહી સ્થિતિમાં હશે તે પંપ પર જશે જે તેને બોઇલર સુધી પાછું પંપ કરશે તેથી આ ગોઠવણ છે અને આ પ્રકારના ઘનીકરણને સીધો સંપર્ક ઘનીકરણ કહેવામાં આવે છે તેથી ખુલ્લા ફીડ વોટર હીટર માં સીધો સંપર્ક ઘનીકરણ થશે અને આ સીધો સંપર્ક ઘનીકરણ દ્વારા વરાળ કન્ડેન્સ થઈ જશે અને કન્ડેન્સર માં જે કન્ડેન્સેટ આવી રહ્યું છે તેનું તાપમાન વધશે હવે ચાલો આપણે થર્મોોડાયનેમિક સમતલમાં જઈએ અને હંમેશની જેમ હું તેને આકૃતિની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ ચાલો આપણે કહી શકીએ કે આપણે ટર્બાઇન થી પ્રારંભ કરીએ છીએ તેથી 1 થી 2 સુધીના ટર્બાઇન માં જો ̇સામૂહિક પ્રવાહ દરની કુલ રકમ 1 હોય તો 1 થી 2 સુધી વિસ્તરતી વરાળનો સમૂહ ̇1 બિંદુ 2 પર a2 વરાળની માત્રા ટર્બાઇન બ્લેડમાંથી કાઢવામાં આવે છે અને પછી 2 થી 3 સુધી ̇ṁ1 ṁ2 વરાળની માત્રા વિસ્તરે છે પછી 3 પર આપણને આ સમૂહ પ્રવાહ દર મળે છે અને પછી વરાળની આ માત્રા કન્ડેન્સર માં કન્ડેન્સ થાય છે અને તે બિંદુ 4 સુધી પહોંચે છે જે સંતૃપ્ત પ્રવાહી સ્થિતિ છે પછી એક પંપ p1 છે તેથી તે દબાણ બિંદુ 5 સુધી વધે છે તેથી આ દબાણમાં અહીં વધારો થાય છે હવે જે કંઇ વરાળ આપણને બિંદુ 2 પર મળી છે તે વરાળ અને આ કન્ડેન્સેટ બિંદુ 5 પર ભળી જાય છે તો શું આ વરાળ કન્ડેન્સ થશે તે કન્ડેન્સ થઈ જશે અને બિંદુ 6 પર સંતૃપ્ત સ્થિતિમાં આવશે આ પ્રવાહી જે ગરમ થઈ જશે અને તે બિંદુ 6 પર પણ આવશે તેથી મૂળભૂત રીતે પછી 2 પ્રવાહો મિશ્રિત થાય છે અને આખરે આપણને પ્રવાહીનો 1 પ્રવાહ મળે છે જે પ્રવાહી બિંદુ 6 પર છે તેથી જો આપણે પાછલી આકૃતિ પર પાછા આવીએ તો આપણે કહી શકીએ કે આ બિંદુ 5 છે આ બિંદુ 2 છે અને આ બિંદુ 6 છે આ આકૃતિમાં તે પણ છે અને એક ઊર્જા સંતુલન દ્વારા આપણે પછીથી જોઈશું અથવા હવે આપણે તે કરી શકીએ છીએ આ ઊર્જા સંતુલન આપણે કરી શકીએ તો અહીં m dot કહીશું તેથી ચાલો કહીએ કે બિંદુ 2 પર એન્થાલ્પી h2 છે તેથી તે જથ્થો જે વરાળ પ્રવાહ 2 માં આવી રહ્યો છે તે h2 માં ṁ2 હશે તે દાખલ થઈ રહ્યું છે અને કન્ડેન્સેટ નો સમૂહ આવશે તેની એન્થાલ્પી h5 ṁ3 અને h5 હશે તે આપણને ̇ ṁ1 અને h6 આપશે અને પછી અમને બીજું સમીકરણ મળ્યું કે ṁ2 ṁ3 એ ṁ1ની બરાબર છે તેથી આ 2 સમીકરણો અને બિંદુ સ્થિતિઓ જાણીતી છે તેથી આપણે ગણતરી કરી શકીશું કે ̇ṁ2 અને ṁ3 શું છે તેથી આ એક યોજના છે અને ચાલો હું તમને આ યોજનાનો ફાયદો જણાવું છું હવે થોડા પ્રશ્નો પૂછવા જોઈએ તમે જુઓ કે કન્ડેન્સેટ બિંદુ 1 થી આ બિંદુ સુધી ગરમ કરવું જોઈએ તેનો અર્થ એ છે કે જ્યાં આપણે બોઇલર દબાણ પર સંતૃપ્ત પ્રવાહી મેળવીએ છીએ આ સ્થિતિમાં પ્રવાહીને બિંદુ 5 થી આ કન્ડેન્સેટ બિંદુ સુધી ગરમ કરવું જોઈએ અને આ સામાન્ય રીતે આપણા પહેલાંના ઉદાહરણમાં જોયું છે કે તે સામાન્ય રીતે ઇકોનોમાઈઝર માં કરવામાં આવે છે તેથી ઇકોનોમાઈઝર માં ફ્લુ ગેસ નો ઉપયોગ પંપ ના નિકાસથી દ્રવાંશનાશક યંત્ર અથવા બોઇલર ડ્રમ ના પ્રવેશ સુધી કન્ડેન્સેટ ગરમ કરવા માટે થાય છે હવે શરૂઆતમાં શું થાય છે ખૂબ નીચા તાપમાને પાણી અથવા કન્ડેન્સેટ છે તેથી જો તમને મેં દોરેલી આકૃતિ યાદ આવે તો ચાલો આપણે કહી શકીએ કે તે એક Ts સમતલ છે અને આ રીતે ફ્લુ ગેસ ને ઠંડુ કરવામાં આવી રહ્યું છે અને આ રીતે વરાળ ઉત્પન્ન થઈ રહી છે તો અહીં તમે સ્લાઇડમાં જુઓ કે આ પહેલો ભાગ છે આ બીજો ભાગ છે અને આ ત્રીજો ભાગ છે તેથી પ્રથમ ભાગ ઇકોનોમાઈઝર છે તેથી આ છે જેને આપણે દ્રવાંશનાશક યંત્ર કહી શકીએ છીએ તેમાં વરાળ ઉત્પન્ન થાય છે અને ત્રીજો ભાગ સુપર હીટર છે તેથી તમે જોશો કે આ સમયે તાપમાનનો તફાવત ખૂબ મોટો છે જે ∆T છે તેથી પ્રારંભે આ ∆T ખૂબ મોટું છે કારણ કે પ્રવાહ 1 એ કન્ડેન્સર ના પંપ નિકાલમાં પ્રવાહી હોય છે તેથી તાપમાન ખૂબ જ ઓછું છે પરંતુ ફ્લુ ગેસ નું તાપમાન વાયુ દહનના ઉત્પાદનને કારણે હોઈ છે જે ઓછું નથી તેથી અહીં આપણે જે શોધી શકીએ છીએ કે ∆T ના આ ઊંચા મૂલ્યને કારણે ત્યાં ઘણી બધી ઈરીવર્સીબીલીટી છે હવે જો આ હીટિંગ કોઈ અન્ય માધ્યમથી થઈ શકે છે હું કહેવા માંગુ છું કે જો આ પ્રકારનું હીટિંગ માટે ખાસ કરીને બળતણ પર ભાર ન મૂકતા ચક્રમાં આંતરિક ફેરફાર દ્વારા થઈ શકે તો પછી આપણને એક થર્મોોડાયનેમિક ફાયદો મળ્યો છે થર્મોોડાયનેમિક ફાયદો એ છે કે ચાલો આપણે કહીએ કે હીટિંગ ચક્રમાં આંતરિક રીતે ફેરફાર દ્વારા કરવામાં આવે છે તો બાહ્ય હીટિંગ અહીં ક્યાંકથી છે અને બાહ્ય હીટિંગ તમે જુઓ છો કે હું ઊંચા તાપમાન પર કરું છું તે ફાયદાકારક છે તેથી જ મેં આ અંગે અગાઉ પણ ચર્ચા કરી છે કે કાર્નોટ ચક્ર સમાન તાપમાન મર્યાદા વચ્ચે કાર્યરત અન્ય રીવર્સીબલ ચક્રની તુલનામાં વધુ કાર્યક્ષમતા ધરાવે છે તેથી આ તે ચક્ર ફેરફાર છે જે આપણે કરવા માગીએ છીએ અને તે જ આપણે રીજનરેશન વરાળ શક્તિ ચક્ર દ્વારા પ્રયાસ કરી રહ્યા છીએ આગળનો પ્રશ્ન એ છે કે આપણે કન્ડેન્સેટ ના પ્રારંભિક હીટિંગ માટે વરાળનો ઉપયોગ કરીએ છીએ તે ફાયદાકારક છે હવે આપણે જે કરીએ છીએ તે આ રીતે શરૂઆતમાં વરાળ ટર્બાઇન માં વિસ્તરે છે આ વરાળ ઊંચા દબાણે હોય છે જેમાં કાર્ય કરવાની ઉંચી સંભાવના મળી છે જ્યારે નીચા દબાણમાં કાર્યની સંભવિતતાને આપણે એક્સર્જી પણ કહી શકીએ છીએ આ વરાળની એક્સર્જી ઓછી થઈ ગઈ છે પછી તે પછી ઓછી એક્સર્જી ધરાવતી વરાળનો અમુક ભાગ આપણે પાણી ગરમ કરવા માટે વાપરી રહ્યા છીએ તેથી ઊંચા તાપમાનના સ્રોત અથવા દહનમાંથી મોટા ભાગની ઊર્જા મેળવવા માટે થર્મોડાઈડનેમીકલી આ ગોઠવણ ખૂબ જ સારી છે તેથી જે ફાયદો હું આ પ્રકારના ચક્રમાંથી મેળવી શકું છું તે ચક્રની કાર્યક્ષમતામાં ચોક્કસ વધારો છે જો આપણે ફીડ હીટિંગ માટે જઈશું તો ચક્રની કાર્યક્ષમતા વધારે હશે દેખીતી રીતે એકમ સામૂહિક પ્રવાહ દર દીઠ વર્ક આઉટપુટ કાર્યકારી પ્રવાહી અથવા વરાળના એકમ કિલોવોટ અથવા મેગાવોટ દીઠ ઓછું હશે કારણ કે આ વરાળનો એક ભાગ આપણે હીટિંગ હેતુ માટે વાપરી રહ્યા હોય તેને કાર્ય ઉત્પન્ન કરવા માટે નથી વાપરી રહ્યા તેથી દેખીતી રીતે તે ઘટાડશે આપણે જોઈશું કે તેની કાળજી કેવી રીતે લેવી પરંતુ ચક્રની કાર્યક્ષમતા ખૂબ જ હશે મારો અર્થ છે કે આપણને ચક્રની કાર્યક્ષમતામાં ચોક્કસ વધારો અથવા સારો વધારો મળશે તેથી તે આપણી રીજનરેટીવ ફીડ હીટિંગ અથવા રીજનરેશન નો મુખ્ય મુદ્દો છે અને તે તમામ વ્યવહારિક વરાળ શક્તિના ચક્રો માટે અપનાવવામાં જેમાં આપણે રીહીટીંગ reheating ને ચક્રમાં સમાવિષ્ટ કરીશું હવે અહીં આપણે ખુલ્લું ફીડ વોટર હીટર તેમ બોલીએ છીએ આપણે ખુલ્લું ફીડ વોટર હીટર બતાવ્યું છે આ એકમાત્ર ફીડ વોટર હીટર નથી જેનો ઉપયોગ થાય છે પ્રાયોગિક રીતે ત્યાં બંધ ફીડ વોટર હીટર વપરાય છે તો ચાલો જોઈએ કે બંધ ફીડ વોટર હીટર શું છે જો આપણે આગળની સ્લાઈડ પર જઈએ તો તે બંધ ફીડ વોટર હીટર બતાવે છે આ યોજના લગભગ 1 થી 2 સુધી ફેલાયેલી વરાળ જેવી જ રહે છેઅહી 1 થી 2 સુધીની વરાળની માત્રા વિસ્તરે છે અને પછી વરાળની અમુક માત્રા બ્લેડ અથવા કાઢવામાં આવે છે તેથી તેને કાઢીને કોઈ ફીડ વોટર હીટર પર લઈ જવામાં આવે છે જેને આપણે બંધ ફીડ વોટર હીટર કહી રહ્યા છીએ તે કેમ બંધ છે તે સ્પષ્ટ થશે હવે બાકીની વરાળ 2 થી 3 સુધી વિસ્તરિત થાય છે અને 3 તે કન્ડેન્સર માં પ્રવેશ કરે છે અને તે બિંદુ 4 સુધી પહોંચે છે તેથી એકવાર તે કન્ડેન્સ થઈ જાય છે પછી તે ફીડ વોટર હીટર માંથી કોઈક નળીઓ દ્વારા પાઇપલાઇન માંથી પસાર થાય છે આ કંઈ નથી પરંતુ ઉષ્મા વિનીમયક છે કે જેના વિશે આપણે પછીના વર્ગોમાં શીખીશું અને જે વરાળ કાઢવામાં આવી છે તેનો ઉપયોગ આ કન્ડેન્સેટ અથવા પાણીને ગરમ કરવા માટે કરવામાં આવશે પરંતુ સીધુ મિશ્રણ કરીને તે નળીની બહાર વહેશે નહીં પરંતુ પરોક્ષ રીતે નળીની બરાબર ધાતુ દ્વારા તે ગરમીને કન્ડેન્સર માં સ્થાનાંતરિત કરશે તે પ્રક્રિયા દ્વારા આ પ્રવાહ શું થશે તે ગરમ થઈ જશે અને બંધ ફીડ વોટર હીટર ની બહાર નીકળી જશે અને ટર્બાઇન માંથી અહીં પ્રવેશતી વરાળ કન્ડેન્સ થઈ જશે હવે ત્યાં 2 વિકલ્પો છે એક વિકલ્પ છે કે આ કન્ડેન્સેટ માટે આપણે બીજો પંપ લઈએ છીએ અને પછી આપણને એક પ્રકારની મિશ્રણ ચેમ્બર મળી ગઈ છે જ્યાં આપણે આ ગરમ પાણીને ભેળવીશું જે કન્ડેન્સર થી આવી રહ્યું છે તેથી તમે જુઓ છો કે આ તે પાણી છે જે કન્ડેન્સર અને કન્ડેન્સેટ માંથી આવે છે જે આપણે બંધ ફીડ વોટર હીટર માંથી મેળવ્યું છે તેથી પંપ ની સહાયથી આપણે બંને પ્રવાહીને મિશ્રિત કરીએ છીએ અને પછી તેને બોઈલર પર પાછુ મોકલીએ છીએ તેથી આ એક યોજના છે આ બધું આગળની દિશામાં આગળ વધી રહ્યું છે બધું બોઇલરની દિશામાં આગળ વધી રહ્યું છે બીજી યોજના કન્ડેન્સેટ હોઈ શકે છે જે આપણને કન્ડેન્સર ની તુલનામાં ઊંચા દબાણે મળે છે કારણ કે કન્ડેન્સર પછી આપણે પંપ દ્વારા તેનું દબાણ વધાર્યું છે તેથી આ કન્ડેન્સેટ પ્રવાહી સ્થિતિમાં ઊંચા દબાણે હશે અને ત્યાં કોઈ પ્રકારનું છટકું અથવા વાલ્વ ની ગોઠવણી હોઈ શકે છે જેથી તે કન્ડેન્સર પર પાછુ ફરી શકે છે તેથી કન્ડેન્સેટ પાછળની દિશામાં આગળ વધી રહ્યું છે કન્ડેન્સેટ આગળની દિશામાં આગળ વધે અને મિશ્રણ ચેમ્બર પર જાય અથવા કન્ડેન્સેટ પાછળની દિશામાં આગળ વધી શકે છે અનેકન્ડેન્સર પર જઈ શકે છે બંને ગોઠવણીને તેમના ગુણદોષ મળી ગયા છે જ્યારે આપણે તેને કન્ડેન્સર પર પાછા મોકલીએ છીએ ત્યારે તમે જુઓ છો કે આપણે ફક્ત 1 પ્રકારના 1 પંપ નો ઉપયોગ કરવો પડશે કારણ કે ત્યાં ફક્ત એક પંપ નથી આપણે જે કરવા માંગતા હતા તે કરી શકીએ છીએ અને આ મિશ્રણ ચેમ્બર પણ દૂર કરી શકો છો તેથી ફક્ત તે બોઈલર પર જશે અને એક પંપ ની મદદથી આપણે આ કરી શકીએ છીએ પરંતુ તે પછી મુશ્કેલી અથવા તેનાથી થતી પ્રક્રિયાની ખામી એ છે કે આ કન્ડેન્સેટ ઊંચા તાપમાને છે તેથી તે ઉચ્ચ તાપમાન ધરાવતી કન્ડેન્સેટ ને ફરીથી હું કન્ડેન્સર પર લઈ જાઉં છું અને તેને પાછું ઠંડુ કરવું પડશે અને થર્મોોડાયનેમિક દૃષ્ટિકોણ ત્યા થોડીક ઊર્જાનો બગાડ અથવા ઊર્જાનો બિનકાર્યક્ષમ ઉપયોગ થાય છે આ બહુ સારું નથી પરંતુ વ્યવહારિક રીતે કાર્યકારી દૃષ્ટિકોણથી આ એક વિકલ્પ હોઈ શકે છે કે આપણે કન્ડેન્સેટ ને ફરીથી કન્ડેન્સર પર પાછુ મોકલીશું હવે જ્યારે આપણે કન્ડેન્સેટ ને ફરીથી કન્ડેન્સર પર મોકલી રહ્યા છીએ ત્યાં અમુક પ્રકારની ગોઠવણ હોઈ શકે જેનું હું હવે વર્ણન કરીશ તો ચાલો પહેલા પ્રથમ વિકલ્પ લઈએ તો વરાળ અહીં વિસ્તરી રહી છે આ વરાળને કાઢવામાં આવી રહી છે અને પછી બાકીની વરાળને કન્ડેન્સર માં કન્ડેન્સ કરવામાં આવે છે દબાણ પંપ દ્વારા ઉભું કરવામાં આવે છે અને અહીં તમે જુઓ છો જે વરાળ આપણને બિંદુ 2 પર પ્રાપ્ત થય છે તે કન્ડેન્સ થઈ જાય અને બિંદુ 8 પર આવશે ત્યાં બિંદુ 8 થી બિંદુ 9 દબાણમાં થોડો વધારો થશે તેથી આ તે છે જે આપણે જોઈ શકીએ છીએ અને આ વરાળ જ્યારે તે કન્ડેન્સ થાય છે ત્યારે તે પાણીને પણ ગરમ કરે છે જે પંપ 5 માંથી બહાર આવે છે તેથી 5 થી 6 એ હીટિંગ પ્રક્રિયા છે જે અહીં બતાવવામાં આવી છે અને પછી આખરે કંઈક છે તે ઉચ્ચ દબાણે છે અને તે બોઈલર પર જશે જો આપણે પાછા જવું હોય તો બિંદુ 8 પછી તેને કન્ડેન્સર પાસે મોકલવું પડશે બિંદુ 8 એ તે કન્ડેન્સરમાં પ્રવાહી સ્થિતિમાં છે જ્યારે તે નીચા દબાણ પર જાય છે ઉચ્ચ તાપમાનનું પાણી નીચા દબાણની સ્થિતિમાં જાય છે અને તે માટે પરોક્ષ અથવા વરાળ ઉત્પન્ન થશે તેથી પ્રવાહનો એક ભાગ વરાળમાં આવશે તે વરાળમાં રૂપાંતરિત થઈ જશે અને તે કન્ડેન્સર પર જશે અને પછી કન્ડેન્સર ને ઠંડક માટે વધારાની જવાબદારી લેવી પડશે તેથી મેં ઊર્જા રૂપાંતર દૃષ્ટિકોણથી કહ્યું છે કે આ સારો વિકલ્પ નથી પરંતુ તે પછી પણ ઘણા કિસ્સાઓમાં વ્યવહારિક દૃષ્ટિકોણથી આ લાગુ પડે છે તેથી આ રીતે બંધ ફીડ વોટર હીટર કાર્ય કરે છે હવે સવાલ એ થશે કે મેં 2 ફીડ વોટર હીટર બતાવ્યા છે વ્યવહારિક વરાળ શક્તિ મથકોમાં શું વપરાય છે હકીકતમાં આપણને બંનેનું મિશ્રણ મળ્યું છે મોટા વરાળ શક્તિ મથકોમાં ફીડ વોટર હીટર ની સંખ્યા વધારે હશે ઉદાહરણ તરીકે સમજણ માટે આપણે ફક્ત એક જ ફીડ વોટર હીટર સાથે ચક્રો લીધા છે પરંતુ વ્યવહારમાં ત્યાં ફીડ વોટર હીટર ની વધારે સંખ્યા હશે તેમાંના કેટલાક ખુલ્લા ફીડ વોટર હીટર હશે અને કેટલાક બંધ ફીડ વોટર હીટર હશે અને આપણી પાસે આ બંને રચનાઓનો અભ્યાસક્રમ હશે તેમાંના કેટલા ખુલ્લા ફીડ વોટર હીટર હશે અને કેટલાક બંધ ફીડ વોટર હીટર હશે એક્ષટ્રેકસન પોઈન્ટ ના સંદર્ભમાં ફીડ વોટર હીટર ની સ્થિતિ શું હશે તેને ટર્બાઇન ના એક્ષટ્રેકસન પોઈન્ટ ના સંદર્ભમાં એક્ષટ્રેકસન પોઈન્ટ કહેવામાં આવે છે આ જ રીતે ચક્રની અને મથકોની વિગતવાર રચના કરવામાં આવે છે જે હાલના અભ્યાસક્રમના કાર્યક્ષેત્રમાં ન હોઈ આપણે તેની ચર્ચા કરવાના નથી પરંતુ ત્યાં ખુલ્લા ફીડ વોટર હીટર અને બંધ ફીડ વોટર હીટર નું સંયોજન હશે હું અહીં એક અન્ય મુદ્દો ઉમેરવા માંગુ છું કે આપણે ફીડ વોટર હીટિંગ મેળવીએ છીએ વરાળના અવતરણ દ્વારા જો આપણે ફીડ વોટર હીટિંગ માટે જઈએ છીએ ત્યારે કાર્યક્ષમતામાં ચોક્કસ વધારો થયો છે પરંતુ આપણે જે ચૂકવણી કરીએ છીએ તે કાર્યકારી પ્રવાહીના સમાન પરિભ્રમણ દર માટે આપણને ઓછી શક્તિ મળે છે અને જો આપણે રીહિટ ચક્ર જોતા હોય તો મેં કહ્યું હતું કે કાર્યક્ષમતામાં નજીવો વધારો થઈ શકે છે પરંતુ ચોક્કસપણે આપણને આ ચક્ર દ્વારા સમાન પ્રવાહી પરિભ્રમણનું વધુ કાર્ય મળે છે તેથી તમે રેન્કાઈન ચક્રમાં ફેરફારના આ 2 વિકલ્પોમાં જોશો કે તે એકબીજાના પૂરક છે તેથી જો આપણે તેમને એકીકૃત કરીશું તો પછી આપણને વધુ કાર્ય મળે છે અને તે જ સમયે વધુ કાર્યક્ષમતા મળે છે દેખીતી રીતે આ વ્યવહારુ શક્તિ મથકો યુટિલિટી શક્તિ મથકો મોટા વરાળ શક્તિ મથકોમાં ઉપયોગમાં લેવામાં આવે છે આપણને રીહિટ અને રીજનરેશન બંને મળ્યું છે અને ફરીથી આપણી પાસે ખુલ્લા ફીડ વોટર હીટર અને બંધ ફીડ વોટર હીટર છે તેથી આ સંદેશ સાથે હું આ વિશેષ વ્યાખ્યાનને સમાપ્ત કરવા માંગુ છું હું આગળના વ્યાખ્યાનમાં શું કરીશ હું એક સમસ્યા લઈશ અને રીજનરેટીવ ફીડ હિટીંગ સાથેના ચક્ર માટે સરળ ગણતરી કેવી રીતે થઈ શકે તે દર્શાવાનો પ્રયત્ન કરીશ